બધા ને નમસ્કાર હું ગૌરવસિંહ છું હું પ્રોફેસર રાજારામ લકકારાજુ દ્વારા લેવામાં આવેલા આ એન્જિનિયરિંગ ડ્રોઇંગ કોર્સ માટેનો એક શિક્ષણ સહાયક છું હું આ કોર્સને ચાલુ કરવા માટે અહીં છું હું સોફ્ટવેર સોલિડ વર્ક્સમાં ડિઝાઇન કરેલા ભાગોની એસેમ્બલી થી લઇશ આપણે તે પહેલાથી જ જોયું છે પાર્ટની ડિઝાઇનિંગ અંગે તમે અત્યાર સુધી શીખી લીધું હશે તેથી હવે એન્જિનિયરિંગમાં તે પાર્ટને એસેમ્બલ કરવાની એક ખાસ વસ્તુ છે કે જેના દ્વારા એક ચોક્કસ સંપૂર્ણ ડિઝાઇન બનાવી શકાય આવી સરળ ઘરગથ્થુ વસ્તુઓમાંની એક આપણે જોઈ શકીએ છીએ તે એક કાતર છે જે આપણી પાસે છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો આપણે આ કાતરને બ્લેડ તેના હેન્ડલ પિન પાઇવટ પર થી ઓળખી શકીએ છીએ અને તેથી ત્યાં ખાસ કરીને 5 પાર્ટ આપણે અહીં જોઈ શકીએ છીએ જે આ ખાસ કાતર બનાવવા માટે એસેમ્બલ કરવામાં આવ્યા છે આપણે આ જુદા જુદા પાર્ટ અહીં જોઈ શકીએ છીએ પ્રત્યેક ભાગો સોલિડ વર્ક્સ સોફ્ટવેરનાં પેલેટ્સમાં આ તમામ પ્રકારનાં ટૂલ્સનો ઉપયોગ કરીને ડિઝાઇન કરવાનું તમારા પહેલાનાં કોર્સમાંમાંથી શીખ્યા છીએ તેથી આ આ પાર્ટને ભેગા કરીને આપણે એક મશીનરી કોઈપણ ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ કંઈપણ બનાવી શકીએ છીએ તેથી આમાંથી એક કાતર છે જે આપણે જોઈ શકીએ છીએ બીજી સરળ ડિઝાઇન આપણી પાસેની બીજી ડિઝાઇન કે જે આપણે જોઈ શકીએ છીએ તે પવનની ટર્બાઇન છે તે રિન્યુએબલrenewableપુનઃપ્રાપ્ય ઉર્જાનો ખૂબ જ જાણીતો સ્રોત છે આ ઉપકરણમાં બ્લેડ ટર્બાઇન્સ મોટર એન્જિન આ પેડેસ્ટલ શામેલ છે તમે જોઈ શકો છો કે આ પવનની ટર્બાઇન આ બ્લેડથી બનેલી છે આપણે આના વ્યક્તિગત કોમ્પોનન્ટ જોઈ શકીએ છીએ જે આ સોફ્ટવેર પર જ બનાવવામાં આવ્યા છે આપણે જોઈ શકીએ છીએ અને આપણે વિન્ડ ટર્બાઇન રચવા માટે આની એસેમ્બલી જોઈ શકીએ છીએ આ સોફ્ટવેર સોલિડ મિકેનિક્સ સોલિડ વર્ક્સના સારા ફિચર એ છે કે આ તેના પર ખરેખર કામ કરે છે કારણ કે તે મિકેનિક્સ ઓફ સોલિડ્સનું અનુકરણ કરે છે તમે બ્લેડ જોઈ શકો છો તમે જોઈ શકો છો કે બ્લેડ પવનની દિશા સાથે ફરી શકે છે આખું સેટઅપ અને મોટર પણ ચાલશે જ્યારે પવન બ્લેડને અથડાશે તેથી આ એક ડિઝાઇન છે સોલિડવર્ક્સ આપણે જોઈ શકીએ છીએ આ ટ્રેક્ટર બનાવવા જેવી ઘણી જટિલ વસ્તુઓની એસેમ્બલીને પણ સપોર્ટ કરે છે આ સુંદર ટ્રેક્ટર બનાવવા માટે અનેક કોમ્પોનન્ટ એકઠા કરવામાં આવેલા છે આપણે આના પાર્ટ જોઈ શકીએ છીએ મોટા ટાયર નાના ટાયર એન્જિન્સ ધુમાડો એક્ઝોસ્ટ અને તે બધી વસ્તુઓ આ એક ટ્રેક્ટર બનાવવા માટે આ ખૂબ સુંદર રીતે એસેમ્બલ કરવામાં આવ્યું છે આ તમામ એસેમ્બલીઓમાં કેટલાક ખૂબ જ એલીમેન્ટરી એસેમ્બલી ટર્મીનોલોજી શામેલ છે જે આપણે એક પછી એક જોઈશું સોલિડ વર્ક્સની આમાંની એસેમ્બલી અહીંના મેટ જેવું જ છે મેટ વિકલ્પ તમે જોઈ શકો છો તેથી એસેમ્બલી વિભાગમાં આપણે એલિમેન્ટરીથી શીખીશું કે કેવી રીતે કોમ્પોનન્ટ દાખલ કરવા અને આ બધા ટૂલ્સ જે આપણી પાસે છે તે આપણે અહીં જોઈ શકીએ તો ચાલો આપણે શરૂઆતથી જ જોઈએ તો પહેલા આપણે નવા ડોક્યુમેન્ટને ખોલવા માટે આ ન્યુ આદેશનો ઉપયોગ કર્યો છે અમે આ પાર્ટ સેકશન પર કામ કરી રહ્યા છીએ હવે જ્યારે આપણે આ એસેમ્બલીમાંથી પસાર થઈએ છીએ ત્યારે આપણે આ એસેમ્બલી પર ક્લિક કરવું પડશે અને ok આ એસેમ્બલી વસ્તુ વિંડો આના જેવો દેખાય છે મલ્ટીપલ કોમ્પોનન્ટ ને એસેમ્બલ કરવા માટે આપણે અહીં જોઈ શકીએ તેવા કોમ્પોનન્ટને દાખલ કરવા પડશે પછી બ્રાઉઝ પર જવાથી તે ખુલશે તેથી ચાલો વસ્તુઓ કેવી રીતે ઇન્સર્ટ કરવી તે એસેમ્બલ કરીએ અમે આ ઉદાહરણો ચકાસીશું તેથી આ કાતર કહો આપણે કંટ્રોલ કરીશું મલ્ટીપલ વસ્તુઓ પસંદ કરો અને ઓપન પર ક્લિક કરો સોલિડ વર્ક્સમાં પ્રથમ પાર્ટ આપણે જોઈ શકીએ છીએ તેથી આ રીતે આપણે કરી શકીએ છીએ હમણાં સુધી આપણે નવા ડોક્યુમેન્ટની ચર્ચા કરી છે જ્યાં આપણે આ પાર્ટ પર કામ કરી રહ્યા છીએ તેથી હવે આપણે આ એસેમ્બલી પર કામ કરીશું જે એસેમ્બલી પર આપણે ક્લિક કરીએ છીએ અમે એસેમ્બલી પર ક્લિક કરીએ ક્લિક ok તેથી આ વિંડો આપણને કેટલાક પાર્ટ ખોલવા માટે કહેશે એસેમ્બલી વિંડો માટેનો આ જ દેખાવ છે આપણે આગળ વધીશું આપણે આ ઇન્સર્ટ કોમ્પોનન્ટ પર જવું પડશે પછી બ્રાઉઝ કરવા જવું આપણે જે પાર્ટ રહ્યા હતા તે પસંદ કરવા પડશે આપણે કંટ્રોલ કરીશું બધા ભાગો પસંદ કરીશું અને ઓપન ક્લિક કરીશું તેથી આ તે પાર્ટ છે જે પવનની ટર્બાઇન બનાવવા માટે જરૂરી હતા જે આપણે પહેલાં જોયું છે તેથી આ રીતે આપણે આ વિંડોમાં કોમ્પોનન્ટો દાખલ કરી શકીએ છીએ ધ્યાન આપવાની મહત્ત્વની બાબત એ આપણે મૂકેલું તે પ્રથમ કોમ્પોનન્ટ છે આપણે વિંડોમાં જોયું છે કે આ ફીક્સ રહેશે અને તે ક્યાંય પણ આગળ ખસી શકશે નહીં જો કે અન્ય ભાગોને ખસેડી શકાય છે તમે તેને જોઈ શકો છો તેને આગળ વધારવા માટે આપણે આ ઓબ્જેક્ટ પર જમણું ક્લિક કરવું પડશે આપણે ફ્લોટ પર ક્લિક કરી શકીએ છીએ તેથી આ હવેથી ફ્લોટિંગ રહેશે તમે રેફરન્સ આપવા માટે બીજા કોઈને ફીક્સ કરી શકતા નથી આ હમણાં ફીક્સ છે અને આ બધા ખસે છે તેથી આ રીતે આપણે કંઈક ફ્લોટ બનાવી શકીએ છીએ અને કેટલીક વસ્તુઓ ફીક્સ કરી શકીએ છીએ તેથી આ વિઝિબિલિટી આયકનને જોવા માટેના કેટલાક ટૂલ્સ છે આપણે આના મૂળ દરેક વસ્તુનો મૂળ જોઈ શકીએ છીએ આપણે દરેક વસ્તુનો મૂળ જોઈ શકીએ છીએ આપણે અહીંથી પ્લેનસ જોઈ શકીએ છીએ આપણે જોઈ શકીએ છીએ કે પ્લેનસ એવું માનો કે આ માટે આપણે હાઈડ પર જવાનું છે અને શો આઇટમ પ્લેનસ પર ક્લિક કરો આપણે ફ્રન્ટ પ્લેન જમણું પ્લેન જોઈ શકીએ છીએ આ પાર્ટની ઈમ્પોર્ટ કરવાની આ મૂળ રીત છે જે આપણે અગાઉ ડિઝાઇન કરી છે બીજી રીત એ છે કે માની લો કે આપણે એક પાર્ટ ડિઝાઇન કરી રહ્યા છીએ જેમ કે આપણે પહેલા કર્યું છે આ અગાઉની વિંડો તમે આ પાર્ટ વિંડોથી પરિચિત છો તેથી હવે તમે આ પાર્ટની ડિઝાઇન કરી છે અને તમારી પાસે અન્ય પાર્ટ પહેલાથી તૈયાર છે એસેમ્બલીમાં આનો ઉપયોગ કરવા માટે તમારે આ ફાઇલ પર જવું પડશે અને મેક એસેમ્બલી ફ્રોમ મા જવું પડશે તેથી તે જ છેલ્લી વિંડો જેની આપણે ચર્ચા કરી હતી તે અહીં જોઈ શકાય છે તમે તેને આની જેમ ઈમ્પોર્ટ કરી શકો છો અને પછી ફરીથી ઇન્સર્ટ કોમ્પોનન્ટ બ્રાઉઝમાં અને અન્ય વસ્તુઓ જેનો આપણે સમાવેશ કરવાનો ઇરાદો રાખીએ છીએ હવે આ દરેક વસ્તુઓને એસેમ્બલ કરવા માટે આપણે સોલિડ વર્ક્સમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારની એસેમ્બલી જાણવાની જરૂર છે અને અમે જોઈ શકીએ છીએ કે મેં તમને પહેલેથી જ કહ્યું છે કે આ એસેમ્બલી સોફ્ટવેરમાં મેટના જેવું છે આપણે જોઈ શકીએ છીએ કે આપણે મેટ પર ક્લિક કરીએ છીએ આપણે અહીં વિવિધ પ્રકારનાં મેટ જોઈ શકીએ છીએ સ્ટાન્ડર્ડ મેટ એડવાન્સ મેટ મિકેનિકલ મેટ તેથી સ્ટાન્ડર્ડ મેટમાં ત્યાં કોઇન્સડનટ પેરેલલ પરપેન્ડીકુલર ટેન્જેન્ટ કોનસેન્ટ્રિક અને તેથી વધુ છે અને ઉચ્ચ એડવાન્સ મેટ હિંજ ગિઅર રેક પિનિયન ત્યાં ઘણા વધુ છે તેથી ત્યાં એક છે આપણે તે દરેકમાંથી કેટલાકને જોઈશું આપણે આમાંથી કેટલાક એલીમેન્ટરી મેટ જોઈશું એક પછી એક ચાલો નવો ડોક્યુમેન્ટ નવું એસેમ્બલી ખોલીએ મારી પાસે અહીં બે બ્લોક્સ છે લાકડાના બે બ્લોક્સ આપણે અહીં જોઈ શકીએ છીએ હવે જો આપણે આ પઝલને મેટ કરવા માંગતા હો તો આપણે મેટ કરી શકીએ છીએ આપણે અહીં જોશું કે આ મેટ પસંદગીની વિંડો છે નાની વિંડો આપણે તેના પર ક્લિક કરવું પડશે અને આપણે જે મેટ કરવા માંગતા હો તે ફેસ પસંદ કરવા પડશે તેથી આમાંનો પ્રથમ આ કોઇન્સડનટ મેટ છે કોઇન્સડનટ મેટમાં આપણે જે બે વસ્તુને ભેગા કરવા માગીએ છીએ અથવા મેટ કરવા માગીએ છીએ તે કોઇન્સડનટ થશે ધારો કે આપણે ઇચ્છીએ છીએ કે આ ધાર આ ધાર પર સ્ટીક થઈ જાય તેથી તમે અહીં પ્રીવ્યૂ જોઈ શકો છો આ ધાર આ ધાર સાથે અલાઈન થઈ ગઈ છે અને એકવાર આપણે ok ક્લિક કરીએ પછી આ આની સાથે મેટ થઈ ગઈ છે તેથી આ ધાર આ ધાર સાથે અલાઈન થઈ ગઈ છે જો કે લુઝ ડિગ્રી ઓફ મોશનને લીધે આ ખસી શકે છે અને તે પણ ફરે છે જો કે અલાઈનમેન્ટ એ જ છે જેમ કે મેં તમને પહેલેથી જ કહ્યું છે કે આ ભાગ ખસેડી શકાતો નથી કારણ કે પ્રથમ હું અહીં પહેલી વસ્તુ લાવ્યો તે આ બ્લોક હતો અને આ ફીક્સ છે તેને ફ્લોટ બનાવવા માટે હું આ ફ્લોટ બનાવી શકું તેથી હવે તે બંનેને ખસેડી શકાય છે પરંતુ રેફરન્સ બનાવવા માટે આપણને આ આઇટમ્સમાંની એકને ફિક્સ કરવી પડશે તો હવે આપણે આ ફિક્સ કરી શકીએ છીએ આની ઉપર એક રાઇટ ક્લિક કરો તેથી હવે આ ખસે છે અને આ ફિક્સ છે તેથી આ એક કોઇન્સડનટ મેટ હતો બીજી વસ્તુ બીજી મહત્વપૂર્ણ ફીચર કે જે આપણે સામાન્ય રીતે ઉપયોગ કરીએ છીએ તે કોઇન્સડેન્ટલ મેટ ઓરીજીન ને ફિક્સ કરવા માટે વપરાય છે ધારો કે આ ચોક્કસ બ્લોકનું ઓરીજીન છે આપણે અહીં આ ઓરીજીન જોઈ શકીએ છીએ જો કે આ જ્યોમેટ્રીની ઓરીજીન આ આખા પ્લેનની ઓરીજીન આ આખી વિંડો અહીં છે તેથી જો આપણે આ એસેમ્બલી ઓરીજીન સાથે પ્રારંભ કરવા માંગીએ છીએ તો આપણે મેટ પસંદ કરી શકીએ છીએ આ આઇટમનો ઓરીજીન અને આ આઇટમનો ઓરીજીન અને આ અહીં મેટ થાય છે અને ok ક્લિક કરો તેથી તે મેટ નથી કારણ કે આ વસ્તુ ફિક્સ છે અને અમે આ ધારને આની ધાર સાથે પહેલાથી અલાઈન કરેલ છે તેથી જો આપણે આ ફ્લોટ બનાવીએ તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આખા પ્લેનની ઓરીજીન આ બોક્સના ઓરીજીન સાથે અલાઈન છે અને હવે કારણ કે આ હવે તરતું છે અને આ હવે ફિક્સ છે કારણ કે તેને પ્લેનની ઓરીજીન સાથે જોડવું પડશે આ એક કોઇન્સડનટ મેટ હતું આ એસેમ્બલીમાં મેટ ઇતિહાસ આપણે અહીં જોઈ શકીએ છીએ મેટ આપણે જે કર્યું છે તે આ પ્રથમ કોઇન્સડેન્ટલ મેટ છે જે બે બ્લોક્સની ધારની વચ્ચે હતો અને બીજો આ રીતે આ બ્લોકની ઓરીજીન અને પ્લેનનાં કોઓર્ડીનેટ વચ્ચે મેટીંગ છે તેથી આ એક કોઇન્સડનટ મેટ હતું જે આપણે અહીં જોઈ શકીએ છીએ બીજી વસ્તુ પેરેલલ મેટ છે ચાલો આ બધા પહેલાનાં ને દૂર કરીએ હવે ફરીથી આ બંને મુક્ત છે અમે આને ફિક્સ કરીશું આગળનો મેટ પેરેલલ મેટ છે આ મેટમાં આપણે બે પ્લેન ને એકબીજા સાથે સમાંતર બનાવી શકીએ છીએ હમણાં સુધી આપણે જોઈ શકીએ કે આ બંને એક બીજાની સમાંતર ગોઠવાયેલ નથી આ સમાંતર બનાવવા માટે આપણે અહીં નાની વિંડો પર ક્લિક કરીશું પછી ફેસ 1 અને પછી ફેસ 2 આપણે ok પર ક્લિક કરીએ સમાપ્ત મેટ બે ફેસઓ એકબીજા સાથે સમાંતર છે આ ફેસ અને આમાંની એક ટોપ ફેસ તે હંમેશાં એકબીજા સાથે સમાંતર રહેશે આપણે તેને ફરીથી જોઈ શકીએ આ મેટીંગ ઇતિહાસ છે જો આપણે તેને દૂર કરીએ ફરી એક વાર મેટ આપણે આ પસંદ કરીશું ચાલો હવે આ પ્લેનને પસંદ કરીએ અને આ ફેસ હવે એક બીજાની સમાંતર બની ગયો છે ચાલો પેરેલલ પર ક્લિક કરીએ આ એકબીજા સાથે સમાંતર છે જ્યાં પણ તે ફરે છે તે સમાંતર રહેશે આગળનો મેટ એ પરપેન્ડીકુલર મેટ છે આ આ પેરેલલ મેટ જેવું જ છે ચાલો પહેલાનું ડિલીટ કરીએ અમે આ પેરેલલ મેટને દૂર કરીશું અને પરપેન્ડીકુલર મેટ તરફ આગળ વધીશું ફરીથી આ નાના વિંડો પર ક્લિક કરો આપણે આ ફેસ જોશું ચાલો આપણે તેને આના પરપેન્ડીકુલર બનાવીએ અથવા આ કહો ok પર ક્લિક કરીએ તેથી હવે આ ફેસ હંમેશા આ ફેસ માટે પરપેન્ડીકુલર હોય છે કોઈપણ રીતે તે ગમે ત્યાં ખસે છે પરંતુ તે આ બે માટે પરપેન્ડીકુલર રહે છે આગળનો મેટ ટેન્જેન્ટ છે આપણે વર્તુળો સાથે ડીલ કરવી પડશે જ્યારે આપણે આ સાથે ડીલ કરીશું ત્યારે ટેન્જેન્ટ આ પ્રકારના મેટ હોઈ શકે છે ચાલો આ ટેન્જેન્ટ મેટને સમજવા માટે કેટલીક નવી ભૂમિતિ લોડ કરીએ આપણી પાસે પિન છે અને આપણી પાસે સ્લોટ છે સામાન્ય રીતે આપણે મીટર ઓડોમીટર્સ અને આ બધી વસ્તુઓ અથવા નોબ્સમાં આ પ્રકારની વસ્તુઓ જોઇ શકીએ છીએ જેને તાપમાન અને અન્ય પેરામીટર ની ગોઠવણીની જરૂર હોય છે તેથી આપણો હેતુ છે કે આ પિન આ સ્લોટમાંથી પસાર થવો જોઈએ અને સામાન્ય અંતર્જ્ઞાનથી આપણે ઇચ્છીએ છીએ કે આ સર્ક્યુલર સિલિન્ડર પર આ સપાટી ટેન્જેન્ટ હોવી જોઈએ આ કરવા માટે આપણે તેને અહીં ખસેડી શકીએ છીએ અને આપણે જોઈ શકીએ છીએ કે તે કેવી રીતે કાર્ય કરે છે આ આના જેવું હોવું જોઈએ ચાલો આપણે આને ફિક્સ કરીએ અને આ પિનને ફ્લોટિંગ કરીએ રાઈટ કારણ કે અમારી પાસે હજી સુધી મેટિંગ નથી તેથી આપણે તેને કોઈપણ જગ્યાએ ખસેડી શકીએ હમણાં માટે ચાલો આ ટેન્જેન્ટ મેટને અજમાવીએ હું આ ટેન્જેન્ટમાં મેટ પર જઈશ આપણે ફરીથી આ નાની વિંડો પર ક્લિક કરીશું સર્ક્યુલર સપાટી અને સપાટી જે તેને ટેન્જેન્ટ હોય તે સપાટી પસંદ કરો અને અમે ok ક્લિક કરીશું ટેન્જેન્ટ પસંદ કરીશું આપણે અહીં ok ક્લિક કરીશું અથવા ક્યાં તો મીની ટૂલબોક્સમાં ફિનિશ આ હવે તેને ટેન્જેન્ટ છે આ હવે આ સપાટી પર સ્પર્શે છે જો કે આપણે આને ખસતા જોઈ શકીએ છીએ કારણ કે આપણે આને માટે અન્ય ડિગ્રી ઓફ ફ્રિડમને કોન્સ્ટ્રેન કરી નથી કરી તેથી આ સ્લોટમાં તેને આમાં લોક કરવા માટે આપણે કેટલાક અન્ય કોન્સ્ટ્રેનની જરૂર છે તો આ માટે આપણે આ બંનેના પ્લેન સ્લોટ અને પિનને એકબીજામાં ગોઠવી શકીએ છીએ આ કરવા માટે અમે તેને કોઈનસાઈડ કરીશું ફરીથી જે આપણે પહેલા શીખ્યા છે આપણે મેટ પર જઈશું અમે આ બે પ્લેનો પસંદ કરીશું આ સાથે બે ભૂમિતિ છે પિન અને સ્લોટ ભૂમિતિ આપણે આ માટે ફ્રન્ટ પ્લેન આ પિન માટે ટોપ પ્લેન અને સ્લોટ માટે ટોપ પ્લેન ચેક કરીશું જો આપણે આ બેને કંટ્રોલ દબાવીને સિલેક્ટ કરીએ છીએ તો આપણે આ સ્લોટ માટે ટોપ પ્લેન પર ક્લિક કરીશું અને ટોપ કંટ્રોલ કી સાથે કી મૂકી અમે પિન માટે ટોપ પ્લેન પસંદ કરીશું અને તે પછી મેટ પર ક્લિક કરીશું તે આપમેળે કોઈનસાઈડનું સૂચન કરશે અથવા કદાચ આપણે અન્ય વસ્તુઓ પસંદ કરી શકીએ છીએ પરંતુ જે પણ કોઈનસાઈડ થવાનું સૂચવે છે તે ચાલે છે તે આપણા માટે સારું હોવું જોઈએ આપણે ok પર ક્લિક કરીએ હવે આપણે જોઈ શકીએ છીએ કે તે હવે લોગ થયેલ છે અને હવે આપણે જોઈ શકીએ છીએ આ સ્લોટની અંદર ચાલે છે અને તે સ્લોટ સપાટી પર ટેન્જેન્ટ છે આપણે અહીં જે બે મેટ નો ઉપયોગ કર્યો છે તે ટેન્જેન્ટ છે સિલિન્ડરની સપાટી અને સ્લોટની સપાટી અને આ બંનેના કોઇન્સડેન્ટલ પ્લેનો પિન અને સ્લોટ તેથી આ ટેન્જેન્ટ મેટીંગ હતી જેની આપણે ચર્ચા કરી છે બરાબર